એનર્જી ઇન્ટેન્સિટી મોમેન્ટમ કેરિડ બાય ઇલેક્ટ્રોમેગ્નેટીક વેવ્સ આગળના બે વ્યાખ્યાનમાં આપણે ઇલેક્ટ્રોમેગ્નેટીક વેવ્સ વિશે વાત કરી હતી જે મેક્સવેલના સમીકરણોથી મળે છે ખાસ કરીને આપણે X દિશામાં પ્રોપગેટ થતા તરંગો પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને લખ્યું હતું કે ExtE0sin kx ωt છે અને BrtB0sin kr ωtϕ છે આ સમીકરણને વધુ જનરલ બનાવવા માટે મેં અહીં ફેઝ ϕ ને ઉમેરેલ છે અહીં વેક્ટર k2πn છે અગાઉના વ્યાખ્યાનમાં આપણે જોયું કે i દિશામાં પ્રોપગેટ કરતા તરંગ માટે i E00 છે અને i એ જ રીતે k E00 છે તેનો અર્થ એ છે કે ઇલેક્ટ્રીક ફિલ્ડ એ પ્રોપગેશનની દિશાને લંબરૂપ છે અને તે જ રીતે k B00 છે અને EB એ પ્રોપગેશનની દિશામાં હશે આ બેકગ્રાઉન્ડ સાથે આપણે હાર્મોનિક અને પ્લેન વેવ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીશું જે મોનો ક્રોમેટીક અથવા ફ્રિક્વન્સી સાથે બદલાતા વેવ્સ છે અને જોઈશું કે એનર્જી કન્ટેન્ટ શું છે તેઓ કેટલી ઊર્જા કેરી કરે છે અને તેઓ કેટલું મોમેન્ટમ ધરાવે છે યાદ કરો આ તે જ કવાન્ટીટી છે જેની આપણે ઇલેક્ટ્રોસ્ટેટીક ફીલ્ડ માટે પહેલેથી જ ગણતરી કરી છે આપણે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરીશું કે ખૂબ જ વધારે છે 1015 1014 જેટલો તેનો અર્થ એ છે કે એક સેકન્ડમાં ઓસિલેશન ઘણા વધારે થાય છે આપણે અહીં પ્રકાશ તરંગો અથવા માઇક્રોવેવ્સ ની વાત કરીએ છીએ આ કેસમાં એનર્જી વેરીએશન નો કોઈ અર્થ નથી પરંતુ અહીં ટાઈમ એવરેજ્ડ એનર્જી વિશે વાત કરવામાં આવશે અને આનો અર્થ શું છે આપણે સમયની સાપેક્ષમાં કોઈ પણ કવાન્ટીટીનું 0 થી T સુધી સંકલન કરીશું અહીં કવાન્ટીટી કઈ પણ હોઈ શકે છે ઉર્જા ઘનતા અથવા એનર્જી ફ્લો અથવા મોમેન્ટમ ફ્લો તેથી આટલી વધારે ફ્રિક્વન્સી પર હું આ પ્રકાશને જોતો હોઉં તો હું તેને અલગ અલગ નથી જોઈ શકતો હું પ્રકાશને સતત જોઈ રહ્યો છું કારણકે તે પ્રતિ સેકન્ડમાં દસથી પંદર વખત બદલાય છે અને તેથી હું મારી આંખોથી માત્ર સરેરાશ પ્રકાશ જ જોઉં છું તો આપણી પાસે EE0sin kr ωt છે અને BB0sin kr ωt છે જો તમે ઈચ્છો તો તમે અહીં ϕ પણ ઉમેરી શકો છો પરંતુ તેનાથી ખરેખર કોઈ ફરક પડતો નથી ચાલો આપણે એનર્જી કન્ટેન્ટ ની ગણતરી કરીએ યાદ કરો કે વિદ્યુત ક્ષેત્રમાં ઉર્જા 120E 2 છે અને તેથી આ કેસમાં તે 120E02sin2k r ωt dt બનશે યાદ કરો કે મેં કહ્યું હતું કે આ સમય સાથે ખૂબ જ ઝડપથી બદલાય છે તેથી આપણે સરેરાશ ઊર્જા લઈશું તો સરેરાશ ઉર્જા એ 120E021T0Tsin2k r ωtdt ના બરાબર હશે અને અહીં સામાન્ય ગણતરીથી તમે કહી શકો કે આ 12 ના બરાબર છે તેથી આ 140E02 બને છે Energy Content120E 2120E02sin2k r ωtdt140E02 ચાલો હવે ગણતરી કરીએ કે ચુંબકીય ક્ષેત્રમાં ઊર્જા કેટલી છે જો તમને યાદ હોય તો ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જા 120B 2 હોય છે જે 120B02sin2k r ωt ના બરાબર છે જ્યારે આની સમય સાથે સરેરાશ લેવામાં આવે ત્યારે મને 12 મળશે અગાઉના વ્યાખ્યાનથી યાદ કરો કે B0E0c છે તેથી આ 140B02140E02c2 બને છે અને 1c200 છે તેથી સમીકરણ 140E02 બનશે તેથી ઇલેક્ટ્રોમેગ્નેટીક વેવના વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના કોમ્પોનેન્ટમાં રહેલી ઊર્જા એ સમાન જ હોય છે જે 140E02 છે અને જો તમે આ બે ને ઉમેરો તો તમને EM વેવની ઉર્જા ઘનતા મળે છે જે 120E02 છે તેથી જો આ તરંગ અસ્તિત્વમાં હોય ઉદાહરણ તરીકે આ પ્રકાશ મારી તરફ આવી રહ્યો હોય ત્યારે એકમ વોલ્યુમ દીઠ સરેરાશ ઉર્જા એ 120E02 ના જેટલી હોય છે Energy Content in Magnetic Field120B 2120B02sin2k r ωt Time Average140B02140E02c2140E02 Energy Density in an EM Wave120E02 તો ચાલો X દિશામાં પ્રોપગેટ કરતું એક તરંગ ધ્યાનમાં લઈએ અહીં આપણે નાનું વોલ્યુમ dv ધરાવતા એક બોક્સને ધ્યાનમાં લઈએ તો આમાં એનર્જી કન્ટેન્ટ 120E02dv હશે એનર્જી ફ્લો વિશે શું જે ઇન્ટેન્સિટી સાથે સંબંધિત છે જે પોઇન્ટીંગ વેક્ટર સાથે સંબંધિત છે પોઇન્ટીંગ વેક્ટર 10EB ના બરાબર હોય છે અને આપણે પહેલા જોયું છે કે EB એ પ્રોપગેશન ની દિશામાં હોય છે તેથી હું આને 10n E0B0sin2k r ωt તરીકે લખી શકું છું આપણને ખબર છે કે B0E0c છે તેથી હું આને 10nE02csin2k r ωt લખી શકું છું જ્યારે હું આની સમય સાથેની સરેરાશ લઉં તો મને તે 12 ના બરાબર મળશે તેથી સમીકરણ 12E02000 થશે તેથી સમીકરણ 1200 E02 n થશે Poynting Vector 10EB10n E0B0sin2k r ωt Time Average Poynting Vector12E02000 તેનો અર્થ એ છે કે જો પ્લેન ઈલેક્ટ્રોમેગ્નેટીક વેવ કોઈ દિશામાં જતું હોય તો સમાન દિશામાં એકમ સમય દીઠ એકમ ક્ષેત્રફળ દીઠ ફ્લો થતી ઊર્જા 1200 E02 છે ચાલો આપણે ઉર્જા ઘનતાના દૃષ્ટિકોણથી પણ એનર્જી ફ્લો જોઈએ જો તમને પાછલું વ્યાખ્યાન યાદ આવે તો એનર્જી ફ્લો એ c અને એનર્જી ડેન્સિટી u ના ગુણાકારના બરાબર છે જે 100120E02 ના બરાબર થશે જે 1200E02 ના બરાબર છે તો અહીં સમાન જવાબ જ મળે છે Energy Flowc u100120E021200E02 તો આ ઊર્જા છે જે ઇલેક્ટ્રોમેગ્નેટીક વેવ દ્વારા કેરી કરવામાં આવે છે અથવા આ ઇન્ટેન્સિટી છે જે આપણે પ્રાપ્ત કરી છે આ ઇલેક્ટ્રોમેગ્નેટીક વેવ દ્વારા કેરી કરવામાં આવતા મોમેન્ટમ સાથે પણ સંબંધિત છે યાદ કરો કે મોમેન્ટમ ડેન્સિટીએ |S|c2 ના બરાબર છે ચાલો આપણે આ તપાસીએ SML2T 2L2 T છે અને c2L2T 2 છે તેથી |S|c2ML2T 2L2 L2T 2 થશે અહીં T 2 કેન્સલ થશે એક L કેન્સલ થશે તેથી |S|c2MLT 1L3 થશે તો આ મોમેન્ટમ ડેન્સિટી છે અને તેથી જો ત્યાં પ્લેન ઇલેક્ટ્રોમેગ્નેટીક વેવ હોય તો મોમેન્ટમ ડેન્સિટી 1200 E02c2 ના બરાબર આપવામાં આવે છે આ મોમેન્ટમ ડેન્સિટીને જોતાં મોમેન્ટમ ફ્લો કેટલો હશે Momentum Density|S|c2 |S|c2MLT 1L3 મોમેન્ટમ ફ્લો એ c ગુણ્યાં મોમેન્ટમ ડેન્સિટીના બરાબર હશે જે 1200 E02c ના બરાબર હશે ચાલો આપણે તેને u ના સંદર્ભમાં લખીએ તો |S| એ c u ના બરાબર છે તેથી |S|c2c uc2uc મળશે અને મોમેન્ટમ ફ્લો એ u ના બરાબર મળશે જો મોમેન્ટમ ફ્લો હોય તો એનો અર્થ એ છે કે ત્યાં એક ઇલેક્ટ્રોમેગ્નેટીક વેવ છે જે આ રીતે જાય છે અને તે મોમેન્ટમ કેરી કરે છે જે એકમ સમય દીઠ એકમ ક્ષેત્રફળ દીઠ u જેટલું છે તે મોમેન્ટમ શું કરે છે ધારો કે હું અહીં એક સ્ક્રીન મૂકું છું જે તેના પર આવતા તમામ રેડીએશન ને શોષી લે છે જો આવતું તમામ રેડિયેશન શોષાય છે તો તેનો અર્થ એ છે કે એકમ સમય દીઠ એકમ ક્ષેત્રફળ દીઠ બધું મોમેન્ટમ u આમાં શોષાય છે તેથી આ વસ્તુને આ દિશામાં મોમેન્ટમ મળવું જોઈએ જે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમય દીઠ મોમેન્ટમ છે જે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ છે જે દબાણના બરાબર છે તેથી સ્ક્રીન પર પડતું ઇલેક્ટ્રોમેગ્નેટીક વેવ જયાં તે શોષાય છે તે ઊર્જા ઘનતા જેટલું દબાણ એપ્લાય કરે છે જો તરંગ સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત થાય તો એકમ સમય દીઠ એકમ ક્ષેત્રફળ દીઠ આવતું મોમેન્ટમ u હશે બહાર જતું મોમેન્ટમ પણ u હશે અને દબાણ 2u ના બરાબર હશે તો હું ફરીથી એવું કહીને આ વ્યાખ્યાન સમાપ્ત કરું છું કે EM તરંગો ઊર્જાને કેરી કરે છે જે આપણે પ્રકાશ અથવા ગરમીના રૂપમાં જોઈએ છીએ EM તરંગો મોમેન્ટમને કેરી કરે છે અને તે સૂચવે છે કે તેઓ જે સપાટી પર પડે છે તેના પર દબાણ લાવી શકે છે